ચાલો આપણે FEM પ્રોસીઝર ને સોલ્વ કેવી રીતે શરૂ કરી શકું વિદ્યાર્થી માહિતીના સમીકરણ સારું તે પહેલાં હું ખરેખર બેઝિક વિશે વિચારું વિદ્યાર્થી તેને ત્રિકોણ માં તોડીએ તેને ત્રિકોણ ખરું ને તેથી હું શું કરું છું કે હું કેવી રીતે ત્રિકોણમાં બ્રેક કરી શકું તેના મારે શું જરૂરી છે વિદ્યાર્થી હમણાં જ મારે મેશ ફાઇલ બનાવવાની જરૂર છે તેથી તે CAD સોફ્ટવેર કરો એ વાસ્તવિક જીવનમાં ઑબ્જેક્ટમાં અહીં અને ત્યાં કેટલીક ખૂબ નાની વસ્તુઓ હશે જેને અવ્યવસ્થિત છે

સ્ટેપ લખવાનું શરૂ કરું છું શું હું આ સમજી શકું છું મારો મતલબ કે આ મેશ ફાઇલમાં મને શું રસ છે તે હું શોધી રહ્યો છું વિદ્યાર્થી બાઉન્ડ્રીઝ બાઉન્ડ્રીઝ માત્ર બાઉન્ડ્રીઝ જ નહીં ત્રિકોણના સ્થાનની સીમાઓ પણ તે ત્રિકોણના નોડ નો અહીં ઉપયોગ કરી રહ્યા છો તેથી તમારે એક રેપર લખવું પડશે જે ડેટામાં યોગ્ય રીતે વાંચશે કોમા છું તેનો અર્થ છે કે હું તેમાં શું વાંચું છું હું કપ્લિંગ કોએફિસિયંટ બનાવવાની જરૂર છે તેથી તે બનાવીએ છીએ વિદ્યાર્થી મેપિંગ કરો મેપિંગને સ્ટોર કરો તેથી આમાં ગ્લોબલ છે તમારે આ બધુજ બનાવવાનું છે માની લો કે પાછલા ઉદાહરણની જેમ હવે તમને એકવાર ત્રિકોણ આપીએ છીએ તો તમારે જાણવાની જરૂર છે કે તેમાં કયા નોડ છે તેથી તમારી પાસે આપેલ એલિમેંટ્સ નંબરને ચકસવું જરૂરી છે કે કયા નોડ્સ આપેલ છે તેના માટે તમારે ડેટા સ્ટ્રક્ચર માં છે હવે આપણે તેના પર કામ શરૂ કરી શકીએ છીએ તેથી આગળનું પગલું શું છે પહેલાની સ્લાઇડ ના અલગ કોર્સ માટે છે તેથી અહીં તમારી પાસે પસંદગી છે કે તમે સીધી રીતે પણ તે શકો છો તેથી સીધી પદ્ધતિ પદ્ધતિઓ છે તેથી સામાન્ય રીતે જ્યારે તમારો પ્રોબ્લેમ પદ્ધતિનું ઉદાહરણ કયું છે વિદ્યાર્થી ન્યૂટન ન્યૂટન નહીં કંજયુંગેટ ગ્રેડિયંટ છે જે આ બાબતોનું ઉદાહરણ છે

વિવિધ પદ્ધતિઓ છે ત્યાં કંજયુંગેટ ગ્રેડિયંટ જેમકે મેં ઉલ્લેખ કર્યો છે તેમ અનુરૂપ મેથડ ની જરૂર પડશે પછી હું Huygens સિદ્ધાંતને તેના આધારે x ની ગણતરી કરેલ મૂલ્યોના આધારે લાગુ કરીશ અને જોઈતી ક્વોન્ટીટી શોધી શકું છું તેથી ગણતરી કરો જો તમે અહીં સર્કિટ સિમ્યુલેશન કહેવાય છે તેથી શું તે આપણે બધાં કરી લીધાં છે અથવા જો હવે કોઈ અગત્યની વસ્તુ હોય તો કલ્પના કરો કે તમે તમારી પાસે આ કાર્ય જેમાં તમારે RCS અથવા અમુક ઑબ્જેક્ટ ને શરૂ કરો છો અને ત્યારબાદ તમે તમે ઘોષણા કરો છો સફળતા અને વિજયની કેમ નહીં તે કદાચ હોઈ શકે છે તમે કેવી રીતે જાણો છો કે તે સાચું છે કે નહીં વિદ્યાર્થી RCSને તપાસો સારું તમે સાચા RCSને નથી જાણતા વિદ્યાર્થી પ્રયોગ આપો ધારો કે તમારી પાસે પ્રયોગ છે વિદ્યાર્થી હું ન્યૂમેરિકલ કન્વર્ઝન કરું છું ન્યૂમેરિકલ કન્વર્ઝન એ કંઈક કરવાનું છે જે તમારે કરવાનું છે કોઈ પણ રીતે પરંતુ તે હોઈ શકે કે તમે ન્યૂમેરિકલ રીતે ખોટા જવાબમાં રૂપાંતરિત કર્યું હોય મારો મતલબ છે કે તમે સમીકરણોનો કંઝિસ્ટંટ સેટ કોડેડ કર્યો છે કે ખોટું છે જેમ કે મને કહેવા દો કે તમે ટર્મને એકસાથે ભૂલી ગયા છો તેથી તે તમને ન્યૂમેરિકલ કન્વર્ઝન આપશે પરંતુ તમે મેક્સવેલના સમીકરણોના સમીકરણને બદલે Laplace સમીકરણો ઉકેલી લીધા છે તેથી હવે તમે કોઈપણ ગણતરીમાં ખૂબ જ ગંભીર કયું કરશો વિદ્યાર્થી હું એક ભૂમિકા બનાવીશ બરાબર છે તમારે જે કરવાનું છે તે તમારા કોડને ચકસવાનું છે જાણીતા ઉકેલની સામે તેથી આ અત્યંત મહત્વપૂર્ણ છે જાણીતા ઉકેલના કયા પ્રકારનાં ઉદાહરણો વિશે તમે વિચારી શકો છો તે ચકાશો તેથી મૂળભૂત રીતે આપણે તે ઇચ્છીએ છીએ કે EM સમસ્યા શું છે જેનું સમાધાન હું જાણું છું તેથી પછી હું કોડ અપલોડ કરું છું અને હું સિમ્યુલેટ કરું છું અને મને જાણીતા જવાબો મળવા જોઈએ તેથી સરળ EM પ્રોબ્લેમ શું છે જેના વિશે તમે વિચાર કરી શકો છો જ્યાં તમે એનાલિટીકલી જવાબ જાણો છો ધારો કે કોઈ પોઈન્ટ નથી વિદ્યાર્થી ફ્રી સ્પેસ ફ્રી સ્પેસ માંથી વેવ પરંતુ ત્યાં કોઈ ગણતરી શામેલ નથી કે શું રિફ્લેક્સન કોએફિસિયન્ટ ફક્ત સામાન્ય રિફ્લેક્સન અને ટ્રાન્સમિશન હું ગણતરી કરી શકું છું કે જો હું 1D કોડ લખી રહ્યો હોત તો હું જાણું છું કે તમે પણ જાણો છો તે રિફ્લેક્સન કોએફિસિયન્ટ છે મારે ત્યાં પણ એ જ જવાબ મળવો જોઈએ તેથી હવે હું તે 2D ઇન્સિડંટ નોન નોર્મલ માટે બનાવી શકું છું તેથી Fresnel રિફ્લેક્સન કોએફિસિયન્ટ એ ચકાસવાની એક રીત હોઈ શકે છે કે તમારો કોડ સાચો જવાબ આપી રહ્યો છે કે નહીં તે વિશે તમે વિચારી શકો છો તેથી તે તારણ આપે છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફંક્શન્સ અને તેવી તમામ બાબતો છે પરંતુ તમે તેને કોડ કરી શકો છો અને આ એનાલિટિકલ સોલ્યુસન સાથે તમારા જવાબને સુપરપોઝ નથી તેથી સામાન્ય રીતે તમે પહેલા કોઈ જાણીતા ઑબ્જેક્ટ સામે માન્યતા મેળવશો અને પછી તેનો ઉપયોગ તમારા પ્રાયોગિક સેટઅપ થઈ શકે છે આ ડેટા સ્ટ્રક્ચર્સ છે